જુઓ આ ડિસ્કશન સેશન બે છે અને વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછી શકે છે તમે પ્રશ્ન પૂછો તે પહેલાં કૃપા કરીને તમારો હાથ ઉંચો કરો અને પછી તમારો પ્રશ્ન પૂછો શેલો એલિપ્ટિકલ એજ ક્રેકના કિસ્સામાં નાની એક્સિસની ટોચ ઉપર સ્ટ્રેસની ઇન્ટેન્સિટી ફેક્ટર મુખ્ય એક્સિસની ટોચ ઉપરના સ્ટ્રેસ ઇન્ટેન્સિટીના ફેક્ટર કરતા વધારે હોય છે આ બાબત આપણી ઈન્ટ્યુઈશનથી વિરોધાભાસી છે શું આ ફિઝિક્સના આધારે સમજાવી શકાય છે જુઓ સૌથી પહેલાં તો તમારે સમજવું પડશે કે ઈન્ટ્યુઈશન એટલે શું ઈન્ટ્યુઈશન એ મન દ્વારા અથવા કોઈ ભાવના દ્વારા તાત્કાલિક આશંકા છે અથવા તે તાત્કાલિક આંતરદૃષ્ટિ છે એટલે એનો અર્થ એ થયો કે તમારું મન કેવી રીતે કન્ડિશન્ડ છે એવી જ રીતે તમે પ્રત્યાઘાત આપવાના છો તમે હંમેશાં થિકનેસ ક્રેકમાંથી જોતા રહ્યા છો તેથી જ્યારે તમે જાડાઇની ક્રેકમાંથી જુઓ છો ત્યારે તમે જોયું છે કે ક્રેક આ રીતે વિસ્તૃત થઈ છે અને તમારી પાસે ક્રેકનો આગળનો ભાગ છે કારણ કે તે થિકનેસ ક્રેકમાંથી પસાર થાય છે અને ક્રેક ફ્રન્ટ આગળ વધે છે તો સરફેસ ક્રેકના કિસ્સામાં શું થાય છે ક્રેક સરફેસ ઉપર ઉદ્ભવે છે અને નમૂનામાં પ્રવેશે છે અને આપણે જોયું છે કે તેને સેમી એલિપ્સ તરીકે મોડેલિંગ કરી શકાય છે અને જો તમે બ્રેક માપદંડ પહેલા લિકેજ ઉપર નજર નાખો છો તો તમારી પાસે આ પ્રકારની સરફેસ ક્રેક છે કલ્પના કરો કે આ ઊંડાઈ આટલી ઉંચી નથી પરંતુ આ હજી પણ ખૂબ જ નાનું છે તમને સરફેસ ઉપર ફક્ત એક સ્ક્રેચ હશે તેથી જો તમારી પાસે સ્ક્રેચ હોય જ્યારે તમે મુખ્ય એક્સિસની ટોચ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોવ ત્યારે તે સાઇટમાં કોઈ ઊંડાઈ હોતી નથી તે એક સરળ સ્ક્રેચ જેટલું સારું છે હકીકતમાં ક્રેક તે દિશામાં લંબાવવી જોઈએ નહીં તો પછી સ્ક્રેચ પણ ખૂબ જ ખતરનાક બની જશે જ્યારે તમને કાટ લાગવાના કારણે સ્ક્રેચ આવે છે ત્યારે ક્રેક મટેરીઅલમાં પ્રવેશે છે તેથી તમારે જોવું પડશે કે ક્રેક ફ્રન્ટ શું છે જુઓ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી જ્યારે મારી પાસે સરફેસ ક્રેક હોય છે ત્યારે આ ક્રેક ફ્રન્ટ બની જાય છે અને આપણે જોયું છે કે ક્રેક આગળ વધે છે અને તે બીજી બાઉન્ડ્રીને સ્પર્શે છે અને પછી તમારી પાસે બાજુના માર્ગો ઉપર ક્રેક પડે છે અને આ ક્રેકનો આગળનો ભાગ બંને બાજુ આગળ વધે છે કારણ કે જ્યાં જ્યાં ઈન્ટ્યુઈશન નિષ્ફળ જાય છે ત્યાં તમે જાણો છો કે તમારું ગણિત આવીને તમારી જાતને બચાવશે હકીકતમાં જો તમે ઇતિહાસ ઉપર નજર નાખો તો તમે જાણો છો કે જે વ્યક્તિએ બેન્ઝિન રિંગ નક્કી કરી હતી તેને એક સ્વપ્ન આવ્યું હતું કે સાપ તેની પૂંછડી કરડી રહ્યો છે પછી તેમણે બેન્ઝિનનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ તેનો સિક્કો બનાવ્યો અને પછીથી તેમના વિચારને અન્ય ઓબ્ઝર્વેશન્સ દ્વારા ચકાસવામાં આવ્યા લોકો થોડી ઈન્ટ્યુઈશનથી શરૂઆત કરે છે ઈન્ટ્યુઈશન મદદ કરે કે ન કરે આપણે એ જોવું પડશે તે તમારા મનના કન્ડિશનિંગ ઉપર આધારિત છે અને નવા વિચારો ફક્ત તે જ વ્યક્તિ માટે પ્રહાર કરે છે જેનું મન તૈયાર છે અને જો તમે બીજું ઉદાહરણ જુઓ તો તમારી પાસે ટાકોમા બ્રિજ છે જે સસ્પેન્શન બ્રિજ હતો લોકોએ તે સમયે તેમની પાસે જે ડિઝાઇન પદ્ધતિ હતી તેના આધારે તેને બનાવ્યું હતું પરંતુ તે ખુબજ ખરાબ રીતે વાઇબ્રેટ થયો અને તૂટી ગયો લોકોને ખબર નહોતી કે રેસોનાન્સ આ પ્રકારની અસરનું કારણ બની શકે છે તેથી તમારે જે જોવાનું રહેશે તે એ છે કે ફિઝિક્સના દૃષ્ટિકોણથી મેં જોયું છે કે જ્યારે તમારી પાસે મુખ્ય એક્સિસ હોય છે ત્યારે તે ફક્ત એક સ્ક્રેચ છે ત્યાં કોઈ ક્રેક ફ્રન્ટ નથી ક્રેક ફ્રન્ટ મોડેલમાં પ્રવેશે છે અને જો આપણો વિચાર આપણે ખરેખર જે માપી રહ્યા છીએ તેની સાથે કામ ન કરતો હોય તો પછી આપણે પાછા જવું પડશે અને આપણા વિચારને બદલવો પડશે અને ચાલો આપણે ફરીથી જોઈએ કે સરફેસ ક્રેકના કિસ્સા માટે આપણે સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર ભિન્નતા કેવી રીતે વિકસાવી ત્યાં એક નક્કર ગાણિતિક વિકાસ થયો હતો અને આપણે તે તરફ પહેલેથી જ જોયું છે કોઈ નુકસાન નથી અને તેને ફરીથી જોવું આમ તમને 1950 માં ગ્રીન અને સ્નેડડોને એમ્બેડ એલિપ્સ ક્રેક માટે ક્રેકના પ્રારંભિક ડિસ્પ્લેસમેંટ મેળવ્યું હતું આથી મને આ પદ v ઇકવલ ટુ v નૉટ મલ્ટિપ્લાઈડ બાય 1 માઇનસ x સ્ક્વેર બાય સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બાય c સ્ક્વેર હૉલ પાવર હાફ મળશે તેથી આ એક્સપ્રેશનના આધારે ધ્યાનમાં રાખો કે આ 1950 માં જાણ કરવામાં આવી હતી 1962 માં ઇર્વિને એલિપ્સ ક્રેકની પરિમિતિની આસપાસના કોઇ પણ બિંદુએ સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર માટે ચોક્કસ એક્સપ્રેશન મેળવવા માટે સ્ટ્રેસ એનર્જી દલીલોનો ઉપયોગ કર્યો હતો તેથી પ્રથમ પરિણામ એમ્બેડ એલિપ્સ ક્રેક માટે હતું અને તેમને જે મળ્યું તે શું છે ક્રેક ફ્રન્ટની સાથે સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર અલગ અલગ હોય છે અગાઉ પરિણામ સર્કુલર ખામી માટે હતું સર્કુલર ખામી માટે સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર કોન્સ્ટન્ટ રહે છે તેથી થિકનેસ ક્રેકમાંથી પસાર થવાના કિસ્સામાં સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર કોન્સ્ટન્ટ રહે છે તેથી આ પ્રથમ ઉદાહરણ હતું જ્યારે તેઓએ શોધી કાઢ્યું હતું કે જો ખામી પ્રકૃતિમાં એલિપ્સ છે તો તમારી પાસે થીટાના કાર્ય તરીકે સ્ટ્રેસની ઇન્ટેન્સિટીના ફેક્ટર માટે એક્સપ્રેશન છે તેથી તે બિંદુથી બીજા બિંદુ સુધી બદલાય છે અને આપણે એ પણ જોયું હતું કે એલિપ્સ ક્રેક એક એલિપ્ટિકલ ક્રેકમાં ગ્રોથ પામશે અને લોકોએ આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી જોયો અને જ્યારે તમે I2 ઇકવલ ટુ pi બાય 2 કહો છો ત્યારે તમને જે પણ એક્સપ્રેશન મળી છે તે એક પેની આકારની ક્રેક માટે SIF માં ઘટી જાય છે તેથી તમારી પાસે એક સામાન્ય ઉપાય છે તમે તેને સરળ બનાવો તે એક ચોક્કસ સોલ્યુશનમાં ઘટાડો કરે છે તેઓએ તેને એલિપ્સ ક્રેકથી એલિપ્ટિકલ ક્રેક સુધી જોયું છે તેઓએ એ પણ જોયું છે કે જ્યારે a એ c કરતા ઘણું ઓછું હોય છે ત્યારે I2 1 બને છે અને તે 2a ની લંબાઈની ટુ ડાયમેન્શનલ ક્રેક માટે SIF માં ઘટાડો કરે છે તો આ શું બતાવે છે આપણને જે પણ પરિણામ મળ્યું છે તે આંતરિક રીતે સુસંગત છે તમે કોઈ ગંભીર ગાણિતિક ભૂલ કરી નથી જે પ્રાયોગિક ઓબ્ઝર્વેશન દ્વારા પણ સપોર્ટેડ છે અને આપણે વિવિધ જીઓમેટ્રીઝ આંતરદૃષ્ટિ માટે સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર ઉપર પણ ધ્યાન આપ્યું છે આપણે એલિપ્ટિકલ ફ્લો એમ્બેડથી શરૂઆત કરી એલિપ્સની સીમા ઉપર બિંદુ થીટાને કેવી રીતે શોધવું તેની વ્યાખ્યા પણ આપણે જોઈ છે આમાંથી આપણે સરફેસ ક્રેકમાં આગળ વધ્યા છીએ જેમાં તમે તેને ધારની ક્રેક સાથે સરખાવો છો તેથી તમારી પાસે એક ફેક્ટર 1 12 છે જે ચિત્રમાં આવે છે પછી આપણે જે જોયું તે પણ એક કોર્નર ક્રેક તરફ જોયું છે તેથી આ પ્રારંભિક બિંદુથી લોકો અન્ય વિવિધ ક્રેક જીઓમેટ્રીઝ માટેના સોલ્યુશન ઉપર પહોંચ્યા છે અને તેઓ જે પણ નિષ્કર્ષ ઉપર આવ્યા છે તેને પ્રાયોગિક ઓબ્ઝર્વેશન દ્વારા ટેકો આપવામાં આવે છે અને સમાંતર ન્યુમેરિકલ એફર્ટ પણ હતો અને ન્યુમેરિકલ એફર્ટ શું છે આપણે સરફેસ ક્રેકોનું સીધું એનાલિસીસ જોયું અને તમે આ ડાયાગ્રામનું અર્થઘટન કેવી રીતે કરો છો તમારી પાસે એક ક્રેક છે જેની ઊંડાઈ એ અને લંબાઈ 2c છે અને તમારી પાસે B નો રેશિયો પણ છે અને A બાય B અહીં વધી રહ્યું છે અને આ ગ્રાફ શું બતાવે છે જ્યારે નમૂનામાં ક્રેકની ઊંડાઈ આ બિંદુએ સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર માટે વધે છે ત્યારે ધાર ક્રેક મૂલ્ય સુધી પહોંચે છે ત્યારે તમારી સરફેસ લંબાઈ ખૂબ લાંબી હોવી જરૂરી છે તે પછી જ તે આ લાઇન બનાવે છે જ્યાં તમારી પાસે ક્રેક દ્વારા SIF નો ભાગ છે અને તમારી પાસે એજ ક્રેક વેલ્યુ છે અહીં રેશિયો 1 છે તેથી તેને આ પ્રાપ્ત કરવા માટે તમારી સરફેસ લંબાઈ લાંબી હોવી જરૂરી છે તો તમારી પાસે પ્રયોગના પુરાવા છે અને જ્યારે તમે ચોક્કસ કિસ્સાઓના સોલ્યુશનને ઘટાડી દો છો ત્યારે તમને આ મળ્યું છે અને તમારી પાસે ન્યુમેરિકલ પરિણામ પણ છે જે કહે છે કે તમારી પાસે ધારની ક્રેક સાથે મેળ ખાતા સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટરને મેળવવા માટે તમારી સરફેસ લંબાઈ લાંબી હોવી જરૂરી છે આ તમામ પરિણામો દર્શાવે છે કે ક્રેક માત્ર નમૂનામાં જ પ્રવેશશે તે આ રીતે નહીં જાય આગળ કોઈ ક્રેક નથી તે ફક્ત એક સરફેસનો સ્ક્રેચ છે જે તમે જુઓ છો ઇર્વિનના મોડેલ Irwin's model દ્વારા મેળવવામાં આવેલા પ્લાસ્ટિક ઝોનનું કદ ઇલાસ્ટિક ફિલ્ડ ઉપર એપ્લાય કરવામાં આવેલા ઉપજના માપદંડ દ્વારા મેળવવામાં આવેલા પ્લાસ્ટિક ઝોનની તુલનામાં ઘણું મોટું છે મને લાગે છે કે આપણે પાછા જઈશું અને પછી જોઈશું કે ઇર્વિનનું મોડેલ કેવી રીતે વિકસિત થયું હતું અને તે સમયે આપણે જે કહ્યું હતું તે એ હતું કે ઇર્વિને એક સરળ મોડેલ રજૂ કર્યું હતું જે પ્લાસ્ટિક ડિફોર્મેશનને કારણે લોડના પુનઃવિતરણને ધ્યાનમાં લે છે અને તમે સરળ કિસ્સામાં શું કર્યું છે તમારી પાસે ક્રેક ટિપ છે અને તમારી પાસે તમારા વેસ્ટરગાર્ડ સોલ્યુશન દ્વારા આપેલ સ્ટ્રેસ ફિલ્ડ છે સિગ્મા y ની કિંમત અહીં અંકિત કરવામાં આવી છે અને સરળ મોડેલમાં આપણે શું કર્યું જ્યારે આ લાઇન ઉપજની સ્થિતિમાં પહોંચે છે ત્યારે આપણે તેને કાપી નાખીએ છીએ જો તમે ટ્રેસ્કા યીલ્ડ માપદંડ એપ્લાય કરો છો તો તે સિગ્મા ys ઉપર થાય છે અને જ્યારે તમે આ કરો છો ત્યારે તમારી પાસે આ બિંદુ સ્થિત હોય છે અને આપણે કહ્યું કે આ ક્રેકની આગળ પ્લાસ્ટિક ઝોનની લંબાઈ હોવી જોઈએ આ લોડનું શું થાય છે સોલ્યુશન કહે છે કે તે મૂળરૂપે ઘણા લોડને ટેકો આપતો હતો અને તમે કહો છો કે વાસ્તવિક વ્યવહારમાં મટેરીઅલ ઉપજની તાકાતથી આગળ લોડ ટકાવી શકતી નથી કારણ કે ફક્ત તે સ્થિતિમાં આ કર્વને કાપવો એ યોગ્ય અભિગમ નહીં હોય તેથી ઇર્વિને જે દલીલ કરી હતી તે એ હતી કે તમારે આ લોડિંગનું પુનઃવિતરણ કરવું પડશે આ અનિવાર્યપણે પ્લાસ્ટિક ઝોનની લંબાઈના વિસ્તરણ સમાન છે અને આ તેણે ક્રેકની એક્સિસ સાથે કર્યું છે અને આ વિસ્તાર A2 કેવી રીતે પ્રાપ્ત થયો તે એવી રીતે મેળવવામાં આવ્યું હતું કે જે પણ અનબેલેન્સ્ડ લોડ છે તો આ વિસ્તાર અને આ વિસ્તાર મેળ ખાય છે તો હવે તમે એક પ્રશ્ન પૂછી શકો છો પ્લાસ્ટિક ઝોનની લંબાઈ સરળ એનાલિસીસ કરતા ઘણી લાંબી છે હવે આપણે જોવું પડશે કે શું ઇર્વિન એકમાત્ર એવી વ્યક્તિ હતી જેણે પ્લાસ્ટિક ઝોનની લંબાઈના વિસ્તરણની ગણતરી કરી હતી કારણ કે આ તમામ મોડલ છે તે ખૂબ જ મુશ્કેલ સમસ્યા છે જે તમે સંભાળી રહ્યા છો અને તમારે એ શોધવું પડશે કે ઇર્વિન દ્વારા પ્રાપ્ત પરિણામો લીટરેચરના અન્ય સોલ્યુશનો સાથે વાજબી રીતે સરખાવે છે કે કેમ તમારી પાસે બીજો અભિગમ પણ હતો અને આ દુગડેલ મારફતે કરવામાં આવ્યું હતું જેમણે એક અલગ સમસ્યા ઉભી કરી હતી તેણે કલ્પના કરી કે ક્રેક ટિપની આગળ પ્લાસ્ટિક ઝોન છે અને તેણે આ સમસ્યાને એવી રીતે ફરીથી તૈયાર કરી હતી કે એપ્લાય કરવામાં આવેલા લોડને કારણે સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર જે પણ છે તે K સિગ્મા છે અને તેણે કલ્પના કરી કે તમારી પાસે એક સુસંગત ફિલ્ડ છે જે ઉપજની શક્તિ દ્વારા સંકુચિત થાય છે આ સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર આ બંનેનું એડિશન 0 જેટલું થવું જોઈએ તેથી તેમણે પ્લાસ્ટિક ઝોનની લંબાઈના અંદાજ માટે મૂળભૂત રીતે એક અલગ અભિગમ અપનાવ્યો તેમણે બે સમસ્યાઓના સુપરપોઝિશનને ઓળખી કાઢ્યું અને તેણે પ્લાસ્ટિક ઝોનની લંબાઇ મેળવી હતી તેમણે જે K સિગ્મા લીધું હતું તે બીજું કશું જ નહીં પણ મૂળ ક્રેકની લંબાઈ પ્લસ ધારેલા પ્લાસ્ટિક ઝોનની લંબાઈ ડેલ્ટા છે પ્રક્રિયા તદ્દન અલગ છે અને તેને જે પરિણામ મળ્યું છે તે શું છે શું આપણે પ્લાસ્ટિક ઝોનની લંબાઈને ડુગડેલના મોડેલ અને ઇર્વિનના મોડેલથી સરખાવી શકીએ શું તેઓ એન્જિનિયરિંગના દ્રષ્ટિકોણથી ઘણા અલગ છે અથવા પૂરતા પ્રમાણમાં નજીક છે ડગડેલના મોડેલના આધારે તમે પ્લાસ્ટિક ઝોનની લંબાઇ pi બાય 8 KI બાય સિગ્મા ys હૉલ સ્ક્વેર દ્વારા મેળવો છો અને જો તમે ખરેખર કેલ્ક્યુલેટ કરેલું મુલ્ય pi બાય 8 છે તો તે ઘટીને 0 393 થાય છે અને KI વડે મલ્ટિપ્લાય બાય સિગ્મા ys hol સ્ક્વેર થાય છે ઇર્વિનના મોડેલ ઉપર આધારિત તે સિગ્મા ys હોલ સ્ક્વેર દ્વારા 1 બાય pi KI છે અને જ્યારે તમે ખરેખર 1 બાય pi ની ગણતરી કરશો ત્યારે ફેક્ટર 0 318 છે જ્યારે ડુગડેલના મોડેલમાંથી તે 0 393 છે તેથી ચોક્કસપણે એક સરખામણી છે ઇર્વિનના મોડેલ દ્વારા આપવામાં આવેલો પ્લાસ્ટિક ઝોન સરળ અભિગમ કરતાં લાંબો હોવા છતાં બીજી પદ્ધતિ દ્વારા આપણને જે પણ પરિણામ મળ્યું છે તે દૂર નથી પરંતુ ચોક્કસપણે સરળ મોડેલ સાચું નથી તમે ફક્ત તમારી સુવિધામાંથી કર્વ કાપી શકતા નથી સર મારો પ્રશ્ન ફ્રેક્ચરની કડકાઈની કસોટી અંગેનો છે સર સમતલ સ્ટ્રેસમાં નમૂના માટેનું પરિમાણ શા માટે મટીરીયલ ટફનેસ ટેસ્ટિંગ ઉપર આધારિત છે સર મને લાગે છે કે તમારો પ્રશ્ન એ છે કે પ્લેન સ્ટ્રેઇન KIC ટેસ્ટ માટેના નમૂનાના પેરામીટર્સ મટીરીયલ ટફનેસ KIC ઉપર આધારિત શા માટે છે હવે આપણે શું કરવાનું છે આપણે પાછા જવું પડશે અને જોવું પડશે કે ફ્રેક્ચર પરીક્ષણ કેવી રીતે વિકસિત થયું આપણે એ જોવું પડશે કે શરૂઆતના પ્રયત્નો શું છે અને મેટલ્સ ઉપરના પ્રારંભિક પરીક્ષણો પાતળી પ્લેટો માટે હતા જો કે સંશોધકોએ નોંધ્યું છે કે પ્લેટની થિકનેસ ફ્રેક્ચર વર્તણૂક ઉપર મજબૂત અસર પડે છે જુઓ અત્યારે ફ્રેક્ચર પુસ્તકોમાંથી તમે બધા જાણો છો કે જો તમારે ફ્રેક્ચરની મજબૂતી પરીક્ષણ કરવું હોય તો તમારે ક્રેક ટિપ ઉપર પ્લેન સ્ટ્રેઇનની સ્થિતિ જાળવવી પડશે જે નમૂના માટે ચોક્કસ થિકનેસ માંગ કરે છે જો તમે ફ્રેક્ચર પરીક્ષણના પ્રારંભિક પ્રયત્નો ઉપર નજર નાખો તો શરૂઆતમાં તેઓ પાતળી પ્લેટો ઉપર કામ કરતા હતા પછી તેઓએ નોંધ્યું કે પ્લેટની થિકનેસ ફ્રેક્ચર વર્તણૂક ઉપર મજબૂત અસર પડે છે અને ધ્યાનમાં રાખો કે ઇર્વિને 1960 માં આ ફ્રેક્ચર મિકેનિક્સના વિકાસના પ્રારંભિક તબક્કાઓમાંનો એક છે તેમણે દર્શાવ્યું હતું કે જાડા વિભાગોમાં તેમના પાતળા સમકક્ષો કરતા ફ્રેક્ચરની મજબૂતી નોંધપાત્ર રીતે ઓછી હોય છે તેથી તે સમયે તેઓ જાણતા ન હતા કે શું કારણ છે જુઓ કે જ્યારે તમે કોઈ ડિઝાઇન કરી રહ્યા છો ત્યારે તમારે એક મૂલ્ય લેવું પડશે જે મટેરીઅલનો ગુણધર્મ છે અને તે ક્યારે મટેરીઅલનો ગુણધર્મ બની જાય છે માત્ર પ્લેન સ્ટ્રેન કન્ડિશનમાં જ તે આપણે જાણીએ છીએ પરંતુ ઇર્વિને સાહજિક દલીલના આધારે તેમણે સમતલ સ્ટ્રેસની અસર અને જાડા ભાગો માટે ફ્રેક્ચર મજબૂતી મૂલ્યો માટે પ્લાસ્ટિક ઝોનના ઘટેલા મહત્વને નોંધપાત્ર રીતે ઓછું મૂલ્ય આપ્યું હતું તે આ રીતે જ તેને જોતો હતો પાછળથી તેને પ્રાયોગિક પરિણામ દ્વારા ટેકો મળ્યો અને તમે પણ આ ગ્રાફ્સ જોયા જ્યારે તમે સ્ટીલને જુઓ છો ત્યારે ફ્રેક્ચરની મજબૂતી આ રીતે બદલાય છે અને તે ચોક્કસ થિકનેસ પછી જ કોન્સ્ટન્ટ બની જાય છે અને જો તમે જાઓ અને તપાસ કરો તો આ ખરેખર ક્રેક ટિપ ઉપર પ્લેન સ્ટ્રેઇનની સ્થિતિને સુનિશ્ચિત કરતું હતું તેથી આ જ કારણ છે કે લોકો પ્લેનના સ્ટ્રેસની સ્થિતિ જાળવવા માટે જાય છે તેથી તમને એક ફિઝિકલી ગુણધર્મ મળે છે જેનો ઉપયોગ તમારી બધી ડિઝાઇન ગણતરીઓ માટે થઈ શકે છે તેથી શરૂઆતમાં તેમને ખ્યાલ નહોતો કે તે થિકનેસનું કાર્ય છે એકવાર તેઓ સમજી જાય કે તે થિકનેસનું કાર્ય છે પછી તમારે રેશનલાઇઝેશન કરવું પડશે કે તમારે નમૂનાની થિકનેસ ઉપર કેવી રીતે પહોંચવું જોઈએ સર પ્લાસ્ટિક ઝોનના કદ અને ફ્રેક્ચરની મજબૂતી વચ્ચે શું સંબંધ છે જુઓ હું તેને આ રીતે મૂકું છું જ્યારે તમારે ફ્રેક્ચર ટફનેસ પરીક્ષણ કરવાનું હોય છે ત્યારે આપણે ઓળખવા માંગતા હતા કે નમૂનાનું કદ કેટલું હોવું જોઈએ નમૂનાની થિકનેસ ગણતરી માટે આપણે પ્લાસ્ટિક ઝોનની લંબાઈનો ઉપયોગ કર્યો છે આપણે પ્લાસ્ટિક ઝોનની લંબાઈનો ઉપયોગ કેવી રીતે કર્યો છે આપણે સમતલ સ્ટ્રેસની સ્થિતિ ઉપર નજર કરીએ તો ઇર્વિને પ્લાસ્ટિક ઝોનની લંબાઇ 1 બાય 3 pi જેટલી મેળવી છે જેને KIC વડે ગુણવામાં આવે છે અને તેને સિગ્મા ys હૉલ સ્ક્વેર વડે ડિવાઇડ કરવામાં આવે છે અને પ્રાયોગિક અવલોકનના આધારે લોકોને જાણવા મળ્યું કે નમૂનાની થિકનેસ આ પ્લાસ્ટિક ઝોનના કદના ઓછામાં ઓછી 25 ગણી હોવી જોઈએ આથી જ્યારે તમે 25 ને 1 થી 3 pi વડે મલ્ટિપ્લાય કરો છો ત્યારે આ લગભગ 2 5 ગણા KIC જેટલુ થાય છે જેને સિગ્મા ys હૉલ સ્ક્વેર વડે ડિવાઇડ કરવામાં આવે છે તેથી તમે પ્લાસ્ટિક ઝોનની લંબાઈના આધારે થિકનેસ B નક્કી કરો છો પ્લાસ્ટિક ઝોનની લંબાઈ અને ફ્રેક્ચરની મજબૂતી વચ્ચે બીજું કોઈ જોડાણ નથી તે ત્યાં જ અટકી જાય છે લોકોએ તેની તરફ જોયું છે પ્રયોગોમાંથી તેઓએ શોધી કાઢ્યું કે તે આવી અને આવી થિકનેસ હોવી જોઈએ પછી તેઓએ પાછળની તરફ કામ કર્યું અને પ્લેન સ્ટ્રેઇનમાં પ્લાસ્ટિક ઝોનની લંબાઈ વચ્ચેનો સંબંધ શોધી કાઢ્યો જેનો ગુણાકાર 25 ગણો થાય છે જે તમને થિકનેસ આપે છે તો આ રીતે જ સંબંધ આવે છે પ્લાસ્ટિક ઝોનની લંબાઈ જાણીને તમે ફ્રેક્ચરની મજબૂતીનો અંદાજ લગાવી શકતા નથી પરંતુ તમે નક્કી કરી શકો છો કે ફ્રેક્ચર મજબૂતી પરીક્ષણ માટે તમે ઇચ્છો છો તે નમૂનાનું કદ કેટલું હોવું જોઈએ સર જો આપણે KIC ને શોધવા માટે મોટા પરિમાણવાળા નમૂનાનો ઉપયોગ કરીએ તો પ્રાયોગિક પરિણામોની ચોકસાઈ ઊંચી છે પરંતુ SIF નક્કી કરવાના પ્રયોગોમાં મોટા લેટરલ ડાયમેન્શન્સ વાળા નમૂનાનો ઉપયોગ કરવામાં આવતો નથી તેનું કારણ શું છે જુઓ પ્રશ્નમાં જ જવાબ છે જુઓ કે જ્યારે તમે ખરેખર મટીરીયલ ટફનેસ તરફ ધ્યાન આપી રહ્યા હોવ ત્યારે ત્યાં ભલામણો હોય છે કે તમે ઇચ્છો છો તે નમૂનાની થિકનેસ કેટલી હોવી જોઈએ અને આપણે જોયું છે કે ફ્રેક્ચરની મજબૂતી એ થિકનેસનું કાર્ય છે તેથી જ્યારે તમે ફ્રેક્ચર મજબૂતીની ગણતરીઓ માટે KIC નિર્ધારણ કરો છો ત્યારે તમે કોડ્સ દ્વારા ભલામણ કરવામાં આવેલી થિકનેસનો ઉપયોગ કરો છો હવે પ્રશ્ન તમારી આપેલી એપ્લિકેશન માટે છે કે શું તે ફ્રેક્ચર ટફનેસ ઉપયોગી છે કે નહીં તમારે નિર્ણય લેવો પડશે જો તમે પ્લેન સ્ટ્રેસ ડોમેનમાં કામ કરી રહ્યા છો તો પછી પ્લેન સ્ટ્રેઇન ફ્રેક્ચર મજબૂતીને બદલે પ્લેન સ્ટ્રેસ ફ્રેક્ચર મજબૂતીની ગણતરી કરો તમે જાણો છો કારણ કે તમે તે શોધવા માટે તમારા મનનો ઉપયોગ કરી રહ્યા નથી તો તમારી એપ્લિકેશન માટે કયા ફ્રેક્ચર ટફનેસનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે તમારી પાસે મોટી થિકનેસ હોય ત્યારે ચોકસાઈ વધારે હોય ત્યારે તમે વધારી શકતા નથી અને આપણે તેનો ઉપયોગ અમારી વિશિષ્ટ એપ્લિકેશન માટે કરી રહ્યા નથી તેથી પ્લેન સ્ટ્રેસની પરિસ્થિતિ માટે આપણે પ્લેન સ્ટ્રેસ ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ પણ જોયું છે તેથી તે પ્રકારના કર્વમાંથી ડેટા લો જેથી તમે તેને તમારી વિશિષ્ટ એપ્લિકેશન માટે એપ્લાય કરી શકો શું કોમ્પેક્ટ ટેન્શન સેમ્પલ ખરેખર કોમ્પેક્ટ છે હા ફ્રેક્ચર ટફનેસ પરીક્ષણ માટે આપણે કયા નમૂનાઓ તરફ ધ્યાન આપ્યું છે આપણે એક કોમ્પેક્ટ ટેન્શન સેમ્પલ જોયું છે આપણે ત્રણ બિંદુના કર્વનો નમૂનો પણ જોયો છે અને મેં ઉલ્લેખ કર્યો હતો કે ત્રણ પોઇન્ટ કર્વના નમૂના બનાવટ માટે એક માટે સૌથી સરળ છે લોડિંગ ફિક્સર પણ ખૂબ સરળ છે બીજી તરફ કોમ્પેક્ટ ટેન્શન સેમ્પલ લોડિંગ ફિક્સર થોડું વધારે આધુનિક હોવું જોઈએ અને આપણે C નમૂનો અને ડિસ્કનો નમૂનો પણ જોયો હતો આપણે જોયું છે કે આ ટ્યુબ્સ માટે છે અને આ ડિસ્ક શાફ્ટ્સ વગેરે માટે છે મેં નુક્લિયર મથકોના કિસ્સામાં પણ ઉલ્લેખ કર્યો હતો તેમ છતાં તમારી પાસે ન્યુટ્રોન બોમ્બમારાને કારણે ખૂબ જ ઉચ્ચ સખત મટેરીઅલથી બનેલું નિયંત્રણ છે સમય જતાં મટેરીઅલનું પતન થાય છે બરડ થઈ જાય છે તેથી લોકો જે તકનીકોનો ઉપયોગ કરે છે તેમાંની એક એ છે કે તેઓ રિએક્ટરમાં ઘણા નમૂનાઓ સ્ટેક કરે છે અને સમયાંતરે નમૂનાને બહાર કાઢો અને મટીરીયલ ટફનેસ શોધવા માટે તેનું પરીક્ષણ કરો રિએક્ટરના જીવનના કાર્ય તરીકે તે કેવી રીતે અધોગતિ પામી છે તેથી તમારે આપેલ વિસ્તારમાં શક્ય તેટલા નમૂનાઓનો સંગ્રહ કરવાની જરૂર છે તેથી લોકો કોમ્પેક્ટ ટેન્શન નમૂનાના પરીક્ષણ માટે વધારાની કિંમત ચૂકવવા માટે તૈયાર છે અને જો તમે ખરેખર ત્રણ બિંદુ કર્વ નમૂના અને કોમ્પેક્ટ ટેન્શન નમૂનાના સાપેક્ષ કદની તુલના કરો તો તે આના જેવું છે તે તમારા ત્રણ બિંદુના કર્વના નમૂનાનો માત્ર એક ફ્રેક્શન છે તમે કોમ્પેક્ટ ટેન્શન નમૂના બનાવી શકો છો તેથી તે ઓછી જગ્યા રોકશે અને તમે તેને સમયાંતરે બહાર પણ લઈ શકો છો અને આ તમામ ઓપરેશન રોબોટ્સ દ્વારા જ કરવા પડે છે કારણ કે તે બધું રેડિયોક્ટિવ છે અને લોકોએ ફક્ત આ હેતુ માટે રોબોટ્સ વિકસાવ્યા છે અને આ સલામતીની દ્રષ્ટિએ નુક્લિયર ઉદ્યોગમાં કરવામાં આવે છે અને તમે એ પણ જોઈ શકો છો કે તમે ખરેખર એક ત્રણ બિંદુ કર્વના નમૂના માટે પાંચ જેટલા નમૂનાઓ પેક કરી શકો છો તેથી આ ખરેખર દર્શાવે છે કે કોમ્પેક્ટ નમૂનો ખરેખર કોમ્પેક્ટ છે પેરિસ કાયદામાં આપણે મટીરિયલ કોન્સ્ટન્ટ્સ C અને m કેવી રીતે નક્કી કરી શકીએ શું C અને m સ્ટ્રેસના રેશિયો R થી સ્વતંત્ર છે હવે આપણે પાછા જઈશું અને જોઈશું કે C અને m ની ગણતરી કરવા માટે આપણે કયું પરીક્ષણ કરવાની જરૂર છે અને મેં કહ્યું હતું કે ફેટિગ લોડિંગ એપ્લાય કરતી વખતે તમારે ક્રેક ગ્રોથનું ઓબ્ઝર્વેશન કરવું પડશે જ્યારે તમને નમૂનામાં ફેટિગ લોડિંગ થાય છે ત્યારે તમારે તેનું ઓબ્ઝર્વેશન કરવું પડશે અને મને લાગે છે કે હું એનિમેશન ફરીથી ચલાવીશ તમારે ફેટિગ લોડ લગાવવો પડશે જેમ જેમ ક્રેક આગળ વધે છે તેમ તેમ કોઈ મિકેનિઝમ દ્વારા તમે કાં તો NDT પદ્ધતિ દ્વારા કરો છો અથવા તો ક્રેક માઉથ ઓપનિંગ ડિસ્પ્લેસમેન્ટ ગેજ મૂકો છો અને વિરુદ્ધ N ગ્રાફ વિકસાવો છો તેથી આ ગ્રાફમાંથી તમે માહિતીને એકત્રિત કરો છો અને ડેલ્ટા K ના લોગ વિરુદ્ધ લોગ da વચ્ચે dN દ્વારા ગ્રાફ મેળવો અને આ ગ્રાફ ઉપરથી તમે ઇન્ટરસેપ્ટ તેમજ સ્લોપ શોધી શકો છો તેથી આ રીતે તમે C અને m શોધી કાઢો છો અને ધ્યાનમાં રાખો કે જ્યારે તમે પેરિસના કાયદા તરફ જુઓ છો ત્યારે તે ફક્ત સીધો ભાગ આપે છે આ જ કારણ છે કે તમને તે એડવાન્સ કોડમાં જોવા મળે છે તેઓ પેરિસના કાયદાનો ઉપયોગ કરતા નથી પેરિસના કાયદામાં ફેરફાર એ પણ સમજાવે છે કે જ્યારે નિષ્ફળતા થવાની હોય ત્યારે શું થાય છે તેથી જ લોકો ફોરમેન કાયદાનો ઉપયોગ કરે છે જ્યાં K IC ઇક્વેશનમાં એમ્બેડ છે જેમ કે પેરિસનો કાયદો તમને કહેતો નથી કે ક્યારે ક્રેક નિર્ણાયક બને છે હવે સવાલ એ છે કે સ્ટ્રેસ રેશિયો બદલાય છે ત્યારે ગ્રાફ કેવો દેખાય છે આપણે સ્ટ્રેસ રેશિયોના ફંક્શન તરીકે જોયું છે કે ગ્રાફ ડાબી તરફ શિફ્ટ થાય છે તેથી ક્રેકની શરૂઆત માટે તમારું થ્રેશોલ્ડ મૂલ્ય ઘટતું રહે છે તેથી તેનો અર્થ એ છે કે C મૂલ્ય બદલાય છે ઇન્ટરસેપ્ટ ફેરફારો થાય છે સ્લોપ વત્તેઓછે અંશે સ્થિર રહે છે તેથી હું જે કહી શકું તે એકમાત્ર રસ્તો એ છે કે તમારે એ જોવું પડશે કે ડેટાની જાણ કેવી રીતે કરવામાં આવે છે તમે જાણો છો કે જો લોકોએ કેટલાક પ્રયોગમૂલક સંબંધ આપ્યા હોય જો તમે એક R રેશિયોમાંથી શોધી કાઢો તો શું તેને અન્ય R રેશિયો માટે તારણ કાઢી શકાય છે આપણે તે દૃષ્ટિકોણથી જોવું પડશે અન્યથા તમારે જુદા જુદા R રેશિયો માટે પરીક્ષણનું પુનરાવર્તન કરવું પડશે બીજો કોઈ રસ્તો નથી ક્યાં તો તમારી પાસે પ્રયોગમૂલક સંબંધ હોવો જોઈએ જે તમને એક R રેશિયોથી બીજો R રેશિયો મેળવવામાં મદદ કરે છે અન્યથા તમારે બધાજ પરીક્ષણો કરવા પડશે તેથી ફ્રેક્ચર એનાલિસીસમાં કોઈપણ સફળતા સંપૂર્ણ મટેરીઅલ પરીક્ષણ સાથે જાય છે સંપૂર્ણ મટેરીઅલ પરીક્ષણ વિના તમે ફ્રેક્ચર મિકેનિક્સનો ઉપયોગ કરી શકતા નથી અને R રેશિયો એક ફેક્ટર છે પરંતુ આ ગ્રાફ ઉપરથી તે દર્શાવે છે કે સ્લોપ સમાન રહે છે પરંતુ C બદલાય છે તે જ આપણને મળે છે પરંતુ તમારે ડેટા હેન્ડબુક જોવી પડશે કે તેઓ પરિણામો કેવી રીતે રિપોર્ટ કરે છે સર શું તમે સમજાવી શકો છો કે શા માટે ટૂંકી ક્રેકો અથવા ખૂબ લાંબી ક્રેકોના કિસ્સામાં LEFM માપદંડ પ્રમાણમાં બરડ પદાર્થો માટે પણ માન્ય નથી હા આપણે ટૂંકી ક્રેકોની સમસ્યામાં આવીશું અને તમારે એ સમજવું પડશે કે તેઓ કેવી રીતે પ્રભાવિત કરે છે ખૂબ જ નાની ક્રેકો ઉપર મટેરીઅલની સૂક્ષ્મ સ્ટ્રક્ચરલ લાક્ષણિકતાની અસર થાય છે જેને પરંપરાગત સાતત્ય આધારિત LEFM દ્વારા સંબોધવામાં આવતી નથી કારણ કે તેનો આધાર સ્કેલ ઉપર છે કોસ્મોલોજીમાં જુઓ આપણને જે જોવા મળે છે તે એ છે કે તમારી પાસે બ્રહ્માંડમાં સમૂહને એકસરખી રીતે વિતરિત કરવામાં આવ્યો છે જ્યારે તમે જોશો કે પૃથ્વી અને ચંદ્ર અને પૃથ્વી અને સૂર્ય વચ્ચે પણ મોટું અંતર છે તમારી પાસે ઇન્ટરસ્ટેલર જગ્યાઓ છે જ્યાં કંઈપણ હાજર નથી જ્યારે તમે કોસ્મોલોજીમાં ખૂબ લાંબા સ્કેલ તરફ જોતા હોવ ત્યારે તમે તેનો સાતત્ય તરીકે ઉપયોગ કરી શકો છો અને તેની સાથે રમી શકો છો જે ક્ષણે તમે ટૂંકી ક્રેક ઉપર જાઓ છો તો તમારી પાસે ક્રેક ટોચ ઉપર હોય છે ત્યાં એક પ્લાસ્ટિક ઝોન હોય છે પ્લાસ્ટિક ઝોનનું કદ ક્રેકની લંબાઈ સાથે સરખાવી શકાય તેવું છે તેથી જ્યારે પ્લાસ્ટિક ઝોનનું કદ ક્રેકની લંબાઈ સાથે સરખાવી શકાય ત્યારે આપણે શું કરવું પડશે LEFM નહીં ચાલે માત્ર EPFM જ મદદ કરશે તેથી આપણે એ જોવું પડશે કે મુશ્કેલીઓ કેવા પ્રકારની છે તે સ્કેલ ઉપર તમારી થ્રી ડાયમેન્શનલ અસરો પણ થશે જે સમસ્યાને નિયંત્રિત કરવાનું પણ મુશ્કેલ બનાવે છે અને ખૂબ જ નાની ક્રેકો સુધીની ક્રેકોની લંબાઈની સંપૂર્ણ શ્રેણીને ધ્યાનમાં લેવા માટે પ્રિડિક્ટિવ ટેકનિકનો વિકાસ એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે તમારે તે સમજવું પડશે તમે જાણો છો કે તમે લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ વિકસાવો છો જેથી આપણી પાસે કમ્ફર્ટ ઝોન હોય આપણે વાજબી રીતે લાંબી ક્રેકોને સમજીએ છીએ કે તેઓ કેવી રીતે વર્તે છે આપણે અમુક વર્ગની સમસ્યાઓ સોલ્વ કરવા માટે સક્ષમ છીએ એટલે તે માત્ર મર્યાદિત જ્ઞાન છે ક્રેકની લંબાઈની સંપૂર્ણ શ્રેણીને ધ્યાનમાં લેવાની કોઈપણ પ્રિડિક્ટિવ ટેકનિક ખૂબ જ મુશ્કેલ છે અને આપણે જે કરી શકીએ તે લગભગ LEFM શાસનની નીચે છે પરંતુ માઇક્રો સ્કેલ હેટરોજનીટીથી ઉપર છે જે ક્રેક ગ્રોથ પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે છે તે EPFM અસરકારક રહેશે આનું કારણ એ છે કે સમસ્યાનો સાર એ પ્લાસ્ટિકની ડિફોર્મેશનની હાજરી છે તેથી LEFM થી જો તમે EPFM એનાલિસીસમાં જાઓ છો તો તમે હજી પણ નાની ક્રેકોનું એનાલિસીસ કરી શકો છો પરંતુ તે શૂન્યથી શરૂ થતું નથી તો પછી તમારી પાસે આ માઇક્રો સ્કેલ હેટરોજનીટી જેવુ છે તેથી EPFM ના ઉપયોગથી ટૂંકા ક્રેક સીમાંકન બિંદુને કન્ટિન્યુમ મિકેનિક્સ અભિગમની મર્યાદામાં ખસેડવાની અપેક્ષા છે ટૂંકી ક્રેક માટે ક્રેક ગ્રોથ રેટ ઉંચો છે તેથી લીટરેચરમાં તેને સારી રીતે બતાવવામાં આવ્યું છે લોકોને ફ્રેક્ચર થિયરીઓ પણ મળી છે જે તમે વિકસાવી છે તે ફેટિગ ક્રેક ગ્રોથ થિયરીને શોધી કાઢી છે તે ટૂંકી ક્રેક માટે એપ્લાય થતી નથી કારણ કે તેમનો ગ્રોથ રેટ ઊંચો છે અને તમે જાણો છો કે લોકો LEFM માં કેટલીક વસ્તુઓ કરવા ટેવાયેલા છે તેઓએ આ પરિસ્થિતિને સંભાળવામાં પણ સમાન વિચારોને વિસ્તૃત કર્યા આપણે જોયું છે કે ક્રેક ટિપની આગળ પ્લાસ્ટિક ઝોન છે LEFM માં આપણે પ્લાસ્ટિક ઝોનને કેવી રીતે સંચાલિત કર્યું તમે ધારો છો કે ક્રેકની લંબાઈ વાસ્તવિક ફિઝિકલી લંબાઈ કરતા લાંબી છે આવા અભિગમની દરખાસ્ત કરવામાં આવી હતી તેથી તેઓએ ક્રેકની વાસ્તવિક લંબાઈમાં નાની સ્યુડો ક્રેક લંબાઈ ઉમેરવાનું સૂચન કર્યું તમે જાણો છો કે જ્યારે કોઈ પ્રસ્તાવ મૂકે છે ત્યારે લોકો તેના ચહેરા ઉપર તેને સ્વીકારશે નહીં ફ્રેક્ચર લીટરેચરમાં આવા અભિગમ ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને લોકો હવે વલણવાળી સ્ટ્રીપ યીલ્ડ મોડેલના ઉપયોગ ઉપર ધ્યાન આપી રહ્યા છે અને ટૂંકી ક્રેકોને નિયંત્રિત કરવા માટે ઇલાસ્ટિક પ્લાસ્ટિક મર્યાદિત એલિમેન્ટ મોડેલો ઉપર કામ કરવામાં આવી રહ્યું છે અને તમે આ સંદર્ભની નોંધ લઈ શકો છો આ લીસ કેનીનેન હોપર અહમદ અને બ્રોક ફેટિગમાં ટૂંકી ક્રેકની સમસ્યાની એક નિર્ણાયક સમીક્ષા ફેટિગના મિકેનિક્સ છે આ ASME AMD વોલ્યુમ છે જે 1981 માં દેખાયુ હતું જે વિવિધ પદ્ધતિઓની ચર્ચા કરે છે હવે ચાલો જોઈએ કે આપણે શું કરવાનું છે તમારે સમજવું પડશે કે LEFM એનાલિસીસ જ્યારે તે અમાન્ય બને છે ત્યારે કોઈ ચેતવણી આપતું નથી કારણ કે તમારો પ્રશ્ન એ છે કે LEFM ટૂંકી ક્રેકો માટે તેમજ લાંબી ક્રેકો માટે માન્ય નથી તે સારી રીતે સમજાય છે કારણ કે LEFM પદ્ધતિ જેમ કે ચેતવણી આપતી નથી તે વપરાશકર્તા છે જેણે પ્લાસ્ટિક ડિફોર્મેશનની ભૂમિકાનું મૂલ્યાંકન કરવા માટે પૂરતા હોશિયાર હોવા જોઈએ વપરાશકર્તાએ જાણવું જ જોઇએ કે પ્લાસ્ટિસિટી અસરો ધ્યાનમાં લેવાની જરૂર છે કે નહીં સૌથી સલામત અભિગમ એ એનાલિસીસને અપનાવવાનો છે જે લિનિયર ઇલાસ્ટિકથી લઈને સંપૂર્ણ પ્લાસ્ટિક વર્તણૂક સુધીની સંપૂર્ણ શ્રેણીને વિસ્તૃત કરે છે તેથી ફક્ત આ મુદ્દાને ધ્યાનમાં રાખીને મેં નિષ્ફળતા મૂલ્યાંકન ડાયાગ્રામના મૂળ સિદ્ધાંતોની ચર્ચા કરી છે અને તેનો સારાંશ પણ અહીં આપવામાં આવ્યો છે તેથી તમે ઉભા કરેલા મુદ્દાઓની કાળજી લેવા માટે નિષ્ફળતા આકારણી ડાયાગ્રામનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે અને આપણે એ પણ જોઈશું કે આ ડાયાગ્રામની ઉત્પત્તિ કેવી રીતે થઈ તમે જાણો છો કે જ્યારે તમારી પાસે લોડ રેશિયો ખૂબ જ નાનો હોય ત્યારે લોકોએ તેના તરફ ધ્યાન આપ્યું હતું અનિવાર્યપણે તે લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સના ફિલ્ડમાં છે મને લાગે છે કે તમારે આનો સ્કેચ બનાવવાની જરૂર છે આપણે અગાઉ જે જોયું હતું તેના કરતા તે એક અલગ ડાયાગ્રામ છે અને આ તેની પ્રશંસા કરે છે કે લોકોએ ફ્રેક્ચર મિકેનિક્સમાં કેવી રીતે સંપર્ક કર્યો છે અને પરંપરાગત ડિઝાઇન એનાલિસીસમાં આપણે જે જાણીએ છીએ તેમાંથી આપણે હંમેશાં આમાંના કેટલાક વિચારો ઉધાર લઈએ છીએ આપણે પરંપરાગત ડિઝાઇન એનાલિસીસમાં જોયું છે કે તમારી પાસે સિગ્મા ys છે જે સ્ટ્રેસીસ પરીક્ષણની ઉપજની તાકાતનો ઉપયોગ સંયુક્ત લોડિંગની નિષ્ફળતા માટે થાય છે મિશ્રિત મોડ ફ્રેક્ચરમાં અમને જાણવા મળ્યું છે કે KIC મૂલ્યનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યારે લોકો પ્રયોગમૂલક સંબંધોમાં જતા હતા ત્યારે જ તેઓ જેમ કેસ હોય તેમ KIC તેમજ KIIC અથવા KIIIC ને પણ લાવ્યા હતા તેથી શરૂઆતમાં લોકોએ જોયું હતું કે જ્યારે નમૂના ઉપર લોડિંગ લગભગ 30 ટકા હોય છે ત્યારે તે અનિવાર્યપણે LEFM દ્વારા પ્રભુત્વ ધરાવે છે તમને બરડ ફ્રેક્ચર થશે જો લોડિંગ મટેરીઅલની ઉપજ શક્તિની ખૂબ જ નજીક હોય તો તે અનિવાર્યપણે પ્લાસ્ટિકના પતન દ્વારા નક્કી કરવામાં આવે છે તેથી LEFM ના રિજિયનો અને મર્યાદા એનાલિસીસ વચ્ચે તમારી પાસે ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ દ્વારા નિર્ધારિત એક રિજિયન છે તેથી આ ફિલ્ડમાં તમારે ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર એનાલિસીસ ઉપર આધાર રાખવો પડશે અને વિવિધતા શું છે તે પણ આપણે જોઈશું જુઓ કે ગ્રાફ જે કહે છે તે એ છે કે મારી પાસે સીધી રેખા અને બીજી સીધી રેખા અહીં મળતી નથી તમે પરંપરાગત ડિઝાઇનમાં શું કર્યું છે તમે સિગ્મા 1 અને સિગ્મા 2 નું સંયુક્ત લોડિંગ કર્યું હતું અને તમે કહેશો કે જ્યારે સિગ્મા 2 ઇકવલ ટુ સિગ્મા ys અથવા ઉપજ થાય છે જ્યારે સિગ્મા 2 ઇકવલ ટુ સિગ્મા ys હોય છે ત્યારે ઉપજ થાય છે અને આ તે ઉપજ સ્થાન છે જે તમને તમારા ટ્રેસ્કા ઉપજના માપદંડથી મળે છે તે સ્ક્વેર જેવું છે જ્યારે એક વખત તમે LEFM અને પ્લાસ્ટિકના પતનમાં નિષ્ફળતા ઉપર આવી જાવ પછી તમારી પાસે સ્ક્વેર ઝોન ન હોઈ શકે આ એક કર્વ દ્વારા નક્કી કરવામાં આવે છે તેના કરતા ઓછું છે આ ચેતવણીનું સિગ્નલ છે તમે જાણો છો કે લોકોને જે મળ્યું છે તે છે ધારો કે તમે કોઈ સ્ટ્રક્ચર લો છો એનાલિસીસ કરો છો કે તે બરડ ફ્રેક્ચરને સંતોષે છે કે નહીં ધારો કે તે બરડ ફ્રેક્ચરને સંતોષે છે તો સ્વતંત્ર રીતે એનાલિસીસ કરો કે તે પ્લાસ્ટિકના પતનને સંતોષે છે કે નહીં તમને લાગે છે કે તે પ્લાસ્ટિકના પતનને સંતોષે છે તેમ છતાં જો તમે નિષ્ફળતા આકારણી ડાયાગ્રામનો ઉપયોગ કરો છો તો પણ બિંદુ આ સીમાની બહાર હોઈ શકે છે લોકસની અંદરનો વિસ્તાર સુરક્ષિત માનવામાં આવે છે તેથી ત્યાં જ નિષ્ફળતાના મૂલ્યાંકન ડાયાગ્રામની સફળતા છે જ્યારે તમારું LEFM એનાલિસીસ તેમજ પ્લાસ્ટિકનું પતન નિષ્ફળ જાય છે ત્યારે તે ખરેખર બહાર લાવે છે તમે તેને વ્યક્તિગત રૂપે એપ્લાય કરી શકતા નથી તેથી ભલામણ એ છે કે આંખ આડા કાન કરીને LEFM એપ્લાય ન કરો તમે હંમેશાં નિષ્ફળતા આકારણી ડાયાગ્રામ ઉપર આવો છો કારણ કે તેમાં LEFM EPFM તેમજ લિમિટ એનાલિસિસનો સમાવેશ થાય છે અને શરૂઆતમાં લોકોને સ્ટ્રેઇન હાર્ડનિંગ થવાની ચિંતા નહોતી કારણ કે તે ઉપજ સ્ટ્રીપ મોડેલ ઉપર આધારિત હતું તે ઉપજની તાકાત મૂલ્ય ઉપર અટકી ગયું હતું પ્લાસ્ટિકના પતનમાં ફ્લો સ્ટ્રેસ કે પછી સ્ટ્રેસને મર્યાદિત કરવાનો જે પણ પ્રકાર હોય તે ત્યાં જ અટકી ગયો પરંતુ પાછળથી લોકોએ સ્ટ્રેઇન હાર્ડનિંગને ધ્યાનમાં રાખીને આને વિસ્તૃત કર્યું અને કર્વ પણ અલગ હતો અને આપણે જોયું હતું કે કર્વ વિવિધ પેરામીટર્સ અને વિવિધ રીતો દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે જે તમે તેને મેળવી શકો છો તે માત્ર LEFM ની સીધી રેખા અને પ્લાસ્ટિકના પતનથી સીધી રેખા નથી અને આ કર્વ તમારે આપેલ એપ્લિકેશન માટે શોધવાનું છે તે સ્વીકાર્ય રિજિયન શું છે અને અસ્વીકાર્ય રિજિયન શું છે તે નિર્ધારિત કરે છે તેથી ફ્રેક્ચર મિકેનિક્સ વિશે આગળ વધવાનો અને એપ્લાય કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે હંમેશાં નિષ્ફળતાના મૂલ્યાંકન ડાયાગ્રામ ઉપર જવું LEFM ન કરો કારણ કે તમે LEFM શીખ્યા છો આપણે સંપૂર્ણપણે LEFM એનાલિસીસ શીખ્યા છે આપણે EPFM ના રૂડિમેન્ટ્સ ઉપર પણ ધ્યાન આપ્યું છે આપણે નિષ્ફળતા આકારણી ડાયાગ્રામ પણ જોઈ છે તેથી જ્યારે તમે વાસ્તવિક સ્ટ્રક્ચરમાં ફ્રેક્ચર મિકેનિક્સનો ખ્યાલ એપ્લાય કરો છો ત્યારે તમારે LEFM થી પ્લાસ્ટિકના પતન સુધીનું એનાલિસીસ કરવું જોઈએ અને તે પછી જ નક્કી કરો કે તમે તમારા કન્સેપ્ટ્સ એપ્લિકેશનના યોગ્ય ઝોનમાં છો કે નહીં અન્યથા ફ્રેક્ચર મિકેનિક્સના ખ્યાલો વાસ્તવિક ડિઝાઇન ઉપર એપ્લાય કરી શકાતા નથી ટૂંકી ક્રેક એ એક જાણીતી સમસ્યા છે જેનું લીટરેચરમાં સારી રીતે દર્શાવવામાં આવ્યું છે માટે કરંટ લીટરેચર તરફ જુઓ અને જાણો કે તમે તમારી સમજણને કેવી રીતે સુધારી શકો છો અને એનાલિસીસ માટે યોગ્ય સિદ્ધાંત લો તમારે તેને જ જોવું પડશે અને તમે ફરીથી પુનઃમૂડીકરણ માટે પણ જોઈ શકો છો તેથી પ્રારંભિક ઝોન બરડ ફ્રેક્ચર દ્વારા આવરી લેવામાં આવે છે મધ્યવર્તી ફિલ્ડ બરડ ફ્રેક્ચર અને પ્લાસ્ટિકના પતનથી આવરી લેવામાં આવે છે અને અંતિમ ઝોન જ્યારે લોડ ફ્લો સ્ટ્રેસની ખૂબ જ નજીક હોય છે ત્યારે તે પ્લાસ્ટિકના પતન દ્વારા નક્કી કરવામાં આવે છે અને તમારી પાસે ડેટા પોઇન્ટ છે તેથી આ ડેટા પોઇન્ટને FAD ડાયાગ્રામમાં જોવું પડશે તેથી ભલામણ એ છે કે આ એનાલિસીસ અલગથી ન કરો FAD ડાયાગ્રામ તરફ જુઓ લોકોએ એવા ઉદાહરણો બતાવ્યા છે કે જ્યાં તે સ્વતંત્ર રીતે LEFM ને સંતોષે છે તે સ્વતંત્ર રીતે પ્લાસ્ટિકના પતનને સંતોષે છે પરંતુ હજી પણ સ્ટ્રક્ચર સલામત નથી કારણ કે બિંદુ FAD કર્વની બહાર પડેલું હતું તેથી આવા ઉદાહરણો લોકોએ દર્શાવ્યા છે અને તમારે તેમાંથી જ્ઞાન લેવું પડશે કે શું કમ્પોઝિટ મટીરિયલ્સમાં ફ્રેક્ચર વર્તણૂક અલગ છે હા ચોક્કસપણે એવું જ છે કમ્પોઝિટ મટેરીઅલમાં ફ્રેક્ચરની વર્તણૂક ખૂબ જ કોમ્પ્લેક્સ છે ત્યાં બહુવિધ નિષ્ફળતા સ્થિતિઓ છે અને તમારે જે જોવાનું રહેશે તે એ છે કે તમારી પાસે ફાઇબર પુલ આઉટ ડિલેમિનેશન ફાઇબર બ્રેકેજ મેટ્રિક્સ બ્રેકેજ જેવા લીટરેચરને જુઓ ત્યાં ઘણા બધા પાસા છે પરંતુ તેમ છતાં તમે જાણો છો કે લોકોએ કમ્પોઝિટ્સમાં સ્ટ્રેસ ફિલ્ડ એનાલિસીસ માટે ફોટોએલાસ્ટિક એનાલિસીસનો ઉપયોગ કર્યો છે અને તે જ હું બતાવવા જઇ રહ્યો છું તેથી તમારી પાસે ફોટોઇલાસ્ટિકિટી જેવી છે તમારી પાસે ફોટો ઓર્થોટ્રોપિક ઇલાસ્ટિકિટી પણ છે સમસ્યાઓના મર્યાદિત વર્ગ માટે તમારી પાસે પરિણામો છે જ્યારે તમારી પાસે ફાઇબર્સ દ્વારા પ્રબલિત થયેલું મેટ્રિક્સ હોય ત્યારે તે કેવી રીતે નિષ્ફળ જાય છે અને આમાં એક પડકાર એ છે કે જે મોડેલ પૂરતું પારદર્શક હોય તેને કેવી રીતે બનાવવું તમે જાણો છો કે મારા વિદ્યાર્થીઓએ વિકસાવ્યો છે તે તમારી પાસે આ ગ્લાસ ફાઇબર એપોક્સી રેઝિન અથવા પોલિએસ્ટર રેઝિનમાં એમ્બેડ છે આ બન્નેના વક્રીભવનાંકને યોગ્ય રીતે મેચ કરીને તમે પારદર્શક સંમિશ્રણ બનાવી શકો છો અને બે સમસ્યાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે જો મારી પાસે ફાઇબરને સમાંતર અથવા ફાઇબરને લંબ હોય તો ક્રેક કેવી રીતે વધે છે અને તે કયા પ્રકારનું સ્ટ્રેસ ફિલ્ડ છે જે તમે જોઈ શકો છો તમે કયા પ્રકારનાં આઇસોક્રોમેટિક્સ પ્રાપ્ત કરી શકો છો અને આ કામ ઇ ગ્લાસ ફાઇબર રિઇન્ફોર્સ્ડ પોલિએસ્ટર કમ્પોઝિટ માટે કરવામાં આવ્યું છે જે 35 ટકા વોલ્યુમ ફ્રેક્શન ધરાવે છે હકીકતમાં જો તમે કમ્પોઝિટ લીટરેચર ઉપર નજર નાખો તો 35 ટકા વોલ્યુમ ફ્રેક્શન સાથે પારદર્શક હોય તેવું સંમિશ્રણ તૈયાર કરવું એ એક પડકાર છે આ સિદ્ધિ મેળવી છે અને વિવિધ ફોટો ઓર્થોટ્રોપિક થિયરીઓ 1993 માં સાધનામાં એક પેપર તરીકે પ્રકાશિત થઈ છે તમે તેના ઉપર એક નજર નાખી શકો છો ગાણિતિક એનાલિસીસ તદ્દન કોમ્પ્લેક્સ છે તમે જાણો છો કે તમારે L દિશા T દિશા LT દિશા વગેરેમાં નક્કી કરવા માટે તમારે મટિરિયલ સ્ટ્રેસ ફ્રિન્જ વેલ્યુ નક્કી કરવી પડે છે પરંતુ હું તમને કેટલીક ફ્રિન્જ પેટર્ન બતાવીશ જે આપણે પ્રાપ્ત કરી છે અને તમારી પાસે આ ફ્રિન્જ પેટર્ન છે જે પ્રાપ્ત થાય છે હું આ લોડ કરું છું જે બે પરિસ્થિતિમાં જ્યારે ક્રેક ફાઇબરને સમાંતર હોય અને ક્રેક ફાઇબરને લંબરૂપ મોડ માટે છે મને લાગે છે કે હું આને મોટું કરીને તમને બતાવી શકું છું જુઓ કે ફ્રિન્જિસ ફાઇબરની દિશામાં ખેંચાયેલી છે અને દેખીતી રીતે જ જ્યારે તમારી પાસે ક્રેક પડે છે ત્યારે ક્રેક સીધી નહીં પરંતુ તે ફાઇબરની સાથે ફેલાશે અને તમે એ પણ જોઈ શકો છો કે ક્રેક કેવી દેખાય છે જ્યારે તમારી પાસે ક્રેક હોય ત્યારે તે ફાઇબરની સમાંતર હોય છે ત્યારે ફ્રિન્જ પેટર્ન આ પ્રકારની હોય છે અને તે કમ્પોઝિટ્સ માટેના લીટરેચરમાં પ્રથમ વખત મેળવવામાં આવ્યા હતા તમને 35 ટકા વોલ્યુમ ફ્રેક્શન માટે અમારા પરિણામો સિવાય આ પ્રકારની ફ્રિંજ પેટર્ન મળતી નથી આ મોડ II માટે પણ કરવામાં આવે છે અને તમારી પાસે આ ફાઇબરને લંબરૂપ છે આ ફાઇબરની સમાંતર છે તમારી પાસે ફ્રિન્જિસ છે અને હકીકતમાં તમે ફ્રિન્જ ડેટા ઉપર પ્રક્રિયા કરીને સ્ટ્રેસની ઇન્ટેન્સિટીના ફેક્ટરનો અંદાજ લગાવી શકો છો તેથી આ મોડ I મોડ II તેમજ મોડ I અને મોડ II ના સંયોજન માટે મેળવવામાં આવે છે અને આ તસવીરો એકદમ ડ્રામેટિક છે તમે જોઈ શકો છો કે જ્યારે ક્રેક ફાઇબરને લંબરૂપ હોય છે ત્યારે ફ્રિન્જિસ ક્રેકની એક્સિસ સાથે ખેંચાય છે અને આ તે છે જ્યારે ક્રેક ફાઇબરની સમાંતર હોય છે અને તમે આ પેપરમાં કેટલાક પરિણામો શોધી શકો છો આ મારા દ્વારા એ યાદવ વિજય એ પાંખાવાલા છે જે 1996 માં એન્જિનિયરિંગ ફ્રેક્ચર મિકેનિક્સમાં દેખાયા હતા અને એક અન્ય મહત્વનો મુદ્દો પણ છે સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર નિર્ધારણના કિસ્સામાં જુઓ કે ફિઝિકલી પેરામીટર્સએ આઇસોટ્રોપિક મટિરિયલ્સમાં ભૂમિકા ભજવી ન હતી અમને જે મળ્યું છે તે એ હતું કે મિશ્રણોના કિસ્સામાં ફિઝિકલી ગુણધર્મો અસર કરે છે તેથી ફાઇબર્સનો જથ્થો ફ્રેક્શન SIF ના મૂલ્ય ઉપર ભૂમિકા ભજવે છે અમને જે મળ્યું છે તે એ છે કે પ્રભાવ તદ્દન નજીવો છે આ 1998 માં જર્નલ ઓફ સ્ટ્રેન એનાલિસિસમાં એક પેપર તરીકે પણ પ્રકાશિત થયું છે અને લેખકો હું પોતે યાદવ અને મશીન ડિઝાઇનના પ્રોફેસર સેતુરામન હતા તેથી તમારી પાસે અહીં જે છે તે મર્યાદિત વર્ગની સમસ્યાઓના મિશ્રણો ઉપર ફોટોઇલાસ્ટિકિટી કેવી રીતે એપ્લાય કરવામાં આવી છે તેનો સ્વાદ છે જુઓ જે ક્ષણે તમે કમ્પોઝિટ્સ ઉપર જાઓ છો તે જ ક્ષણે આખો મુદ્દો જુદો હોય છે લોકો કમ્પોઝિટ્સના ફ્રેક્ચર મિકેનિક્સનો અભ્યાસ કરવા માટે ડેમેજ મિકેનિક્સથી સંબંધિત ખ્યાલો લાવે છે તેથી તમારે સંબંધિત લીટરેચર જોવું પડશે અને પછી શીખવું પડશે મેં જે બતાવ્યું છે તે એ છે કે કમ્પોઝિટ્સમાં સમસ્યાઓના વર્ગમાં ફોટોઇલાસ્ટિકિટી કેવી રીતે એપ્લાય કરી શકાય છે તે સંપૂર્ણ નથી અને તમે જુઓ છો કે ફ્રિન્જ પેટર્ન કેવી દેખાય છે અને તમે કેવી રીતે સમજી શકો છો ક્રેકની ગંભીરતા શું છે વગેરે વગેરે અને આપણે એ પણ બતાવ્યું છે કે આઇસોટ્રોપિક મટેરીઅલ માટે વિકસિત સ્ટ્રેસીસ ઇન્ટેન્સિટી ફેક્ટરનો ઉપયોગ કમ્પોઝિટ્સ એનાલિસીસ માટે થઈ શકે છે જો કે વોલ્યુમ ફ્રેક્શન ભૂમિકા ભજવે છે તેનો પ્રભાવ ઓછો છે શું ફ્રેક્ચર મિકેનિક્સ મશીનિંગ દરમિયાન બર્સની રચનાને સમજાવી શકે છે તમે જાણો છો કે તે એક સારો પ્રશ્ન છે તમે જાણો છો જવાબ એ છે કે મને ખબર નથી તે પણ એક જવાબ છે કારણ કે તમે જાણો છો કે મેં જોયું છે કે લોકોએ સમસ્યાઓ જોવા માટે ફ્રેક્ચર મિકેનિક્સ લગાવ્યા છે માટે સૌથી સારો રસ્તો એ છે કે તમારી પાસે શક્તિશાળી ઈન્ટરનેટ છે તો કૃપા કરીને લીટરેચર શોધો અને જો તમને આને લગતું કોઈ સારું પેપર મળે તો તેને જાતે જ વાંચવાનો પ્રયાસ કરો કારણ કે મેં તમને આ કોર્સમાં એપ્લિકેશન લક્ષી એરિયા જોવા માટે પૂરતા ફંડામેન્ટલ્સ પૂરા પાડ્યા છે જો તમને સમજવામાં તકલીફ પડતી હોય તો મહેરબાની કરીને પેપર મારી પાસે લઈ આવો હું તારી સાથે બેસી શકું છું મારી જાતે શીખી શકું છું અને તમને શીખવી શકું છું કે નુકસાન સહનશીલતાનો અભિગમ શું છે જુઓ આપણે જોઈશું કે નુકસાન સહનશીલતા શું છે તમે જાણો છો કે જો તમે ફિલ્ડની સમસ્યાઓ માટે ફ્રેક્ચર મિકેનિક્સ એપ્લાય કરવા માંગતા હોવ તો હવે તે ઔદ્યોગિક વાતાવરણમાં ખૂબ સામાન્ય છે તેઓએ તેને DT તરીકે ઓળખાવ્યું છે એક વખત તમે કોઈ ઉદ્યોગમાં જોડાઈ જાઓ પછી ફ્રેક્ચર મિકેનિક્સની ઉપયોગિતા માત્ર DT હોય છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે રચનાઓમાં અંતર્ગત ભૂલો હોય છે અને સ્ટ્રક્ચરની સલામતી માટે ફ્રેક્ચર મિકેનિક્સના ખ્યાલોને કેવી રીતે અમલમાં મૂકવા તે જ નુકસાન સહિષ્ણુતા અભિગમમાં સમાવિષ્ટ છે અને જો તમે ખરેખર જોશો તો નુક્લિયર પ્લાન્ટ્સ ઓફશોર પ્લેટફોર્મ્સ સ્પેસ વ્હિકલ્સ વગેરે જેવા આધુનિક સ્ટ્રક્ચર છે તેઓ ઘણીવાર પ્રતિકૂળ વાતાવરણમાં અને આત્યંતિક તાપમાને કાર્ય કરે છે જુઓ આવી જરૂરિયાત પહેલાંની પેઢીઓમાં નહોતી ખાસ કરીને આ પેઢીને આપણે ખૂબ સખત દબાણ કરી રહ્યા છીએ તેથી આપણે મટેરીઅલને એક્સટ્રીમ ઓપરેટિંગ પરિસ્થિતિઓ તરફ પણ ધકેલી રહ્યા છીએ આપણે એ જોવું પડશે કે ઓપ્ટિમાઇઝેશન આવશ્યકતાઓએ આવી એપ્લિકેશનોમાં તેમની મર્યાદાની નજીક કામ કરવા માટે ઉચ્ચ ગુણવત્તાના મટેરીઅલના ઉપયોગને દબાણ કર્યું છે આના બદલામાં ક્રેકની રચના અને સેવામાં તેની અનુગામી ગ્રોથનું જોખમ વધ્યું છે તેથી નુકસાન સહનશીલતા અભિગમ બુદ્ધિપૂર્વક ફ્રેક્ચર મિકેનિક્સના ખ્યાલોનો ઉપયોગ કરે છે જે સેવામાં ગ્રોથ પામે છે તેવી અંતર્ગત ખામીઓ અથવા ખામીઓ સાથેના સ્ટ્રક્ચરના આરોગ્ય ઓબ્ઝર્વેશનમાં છે તેથી નુકસાન સહનશીલતા એ ફિલ્ડમાં ફ્રેક્ચર મિકેનિક્સના ખ્યાલોના વ્યવહારિક ઉપયોગ સિવાય બીજું કશું જ નથી તમે કેવી રીતે જાઓ છો અને આપણે બધા જાણીએ છીએ કે ફેટિગ સ્ટ્રેસ કોરોઝન ક્રેકીંગ ક્રિપ વગેરેને કારણે ક્રેકો વધે છે તેથી તમારે ફ્રેક્ચર નિયંત્રણ યોજના વિકસાવવાની જરૂર છે ફ્રેક્ચર નિયંત્રણ યોજનાની ભૂમિકા શું છે તેની પાસે નિષ્ફળ સલામત ડિઝાઇન હોવી જોઈએ જુઓ પહેલાં તમારી પાસે અનંત જીવન જેવા ખ્યાલો હતા લોકો સમજી ગયા છે કે અનંત જીવન જેવું કશું જ નથી આપણે જે ઇચ્છીએ છીએ તે એ છે કે જો કોમ્પોનન્ટ નિષ્ફળ થવા જઈ રહ્યો છે તો તેને સુરક્ષિત રીતે નિષ્ફળ થવા દો તેથી તે શ્રેષ્ઠ છે કે તમે તેમાંથી બહાર નીકળી શકો છો અને તે જ નુકસાન સહિષ્ણુતા વિશે છે અને તમે ફ્રેક્ચર નિયંત્રણ કેવી રીતે કરશો તેઓ વિવિધ ઉદ્યોગોમાં નોંધપાત્ર રીતે બદલાય છે જો તમે ન્યુક્લિયર ઇન્સ્ટોલેશન્સ ઉપર નજર નાખો તો બ્રેક પહેલાંના માપદંડ પહેલાંના લીકનો ઉપયોગ નુક્લિયર ઉદ્યોગમાં વ્યાપકપણે થાય છે જ્યાં તમારી પાસે હીટ એક્સ્ચેન્જર્સ છે તેથી તમે તેને પાઇપિંગ ઉદ્યોગ માટે પણ વિસ્તૃત કરી શકો છો જ્યાં તમારી પાસે રાસાયણિક પ્રોસેસિંગ પ્લાન્ટ્સ છે અને તમારી પાસે બીજો એક મહત્વપૂર્ણ ખ્યાલ પણ છે બહુવિધ લોડ પાથ અભિગમનો ઉપયોગ એપ્લિકેશનોમાં થાય છે જ્યાં કોઈ પણ સ્ટ્રક્ચરના માત્ર એક કોમ્પોનન્ટની નિષ્ફળતાને પરવડી શકે નહીં જે આપત્તિજનક નિષ્ફળતાઓ તરફ દોરી જાય છે જુઓ તમે TV શોમાં જોયું હશે કે તમારા પ્લેઇંગ કાર્ડ્સમાંથી કિલ્લો બનાવવાની તેમની પાસે સ્પર્ધા છે તમે જાણો છો કે તેઓએ શક્ય તેટલો મોટો કિલ્લો બનાવવો પડશે અને તમે જઈને એક કાર્ડ કાઢી નાખો તો આખું સ્ટ્રક્ચર ધરાશાયી થઈ જશે કુદરતે તારી સામે કેવું જોયું છે તમને બે કિડની ભેટમાં આપવામાં આવી છે જો એક કિડની ફેઈલ થઈ જશે તો બીજી કિડની તમને બચાવશે તેથી ઓપ્ટિમાઇઝેશન જરૂરી છે પરંતુ જરૂરી રીડન્ડન્સી પણ જરૂરી છે જુઓ તમે એવું સ્ટ્રક્ચર ડિઝાઇન કરી શકતા નથી કે જો એક સભ્ય નિષ્ફળ જાય તો આખું સ્ટ્રક્ચર ધરાશાયી થઈ જાય તેથી આ બહુવિધ લોડ પાથ અભિગમ તે જ છે અને ફ્રેક્ચર નિયંત્રણના કિસ્સામાં પણ જ્યારે તમે વેલ્ડેડ સ્ટ્રક્ચર્સ ધરાવતા હોવ ત્યારે ઇરાદાપૂર્વક ક્રેક અરેસ્ટર્સ પૂરા પાડો જુઓ કે આપણી પાસે જોડાણ છે કે નહીં રિવેટેડ કનેક્શન પોતે જ ફ્રેક્ચર નિયંત્રણ તરીકે સેવા આપે છે કારણ કે તમારી પાસે છિદ્રો છે તેથી જ્યારે ક્રેક છિદ્ર ઉપર આવે છે ત્યારે છિદ્ર ફરીથી ક્રેક શરૂ કરવામાં વિલંબની જેમ કાર્ય કરે છે વેલ્ડેડ સ્ટ્રક્ચર્સના કિસ્સામાં આવી લક્ઝરી ઉપલબ્ધ નથી પરંતુ વેલ્ડેડ સ્ટ્રક્ચર્સને પણ સુરક્ષિત રાખવું પડશે તેથી તમે વેન્ટેજ સ્થાનો ઉપર વધારાના ટફનર પૂરા પાડો છો જેથી તમે એનર્જી રિલીઝ રેટને ઘટાડી શકો અને ફ્રેક્ચર નિયંત્રણ પ્રદાન કરો જો ક્રેક નીકળશે તો તમે એમ ન કહી શકો કે તે તેની સંપૂર્ણ લંબાઈ સુધી ફેલાશે અને પછી કોમ્પોનન્ટ બે ભાગમાં વહેંચાઈ જશે અને નુકસાન પહોંચાડશે તમે નુકસાનને મર્યાદિત કરવાનો પ્રયાસ કરો છો તેથી તમારે જે ગણતરીઓ કરવાની જરૂર છે તે બધા માટે જો તમારે તે કરવું હોય તો તમારે કોમ્પ્લેક્સ ખામીના કદનો અંદાજ લગાવવો પડશે અને અહીં ફરીથી તમે જાણો છો કે સમસ્યા ખૂબ કોમ્પ્લેક્સ છે તેમ છતાં તમે ફ્રેક્ચર મિકેનિક્સ કરો છો તેમ છતાં એવું તારણ ન કાઢો કે મારી પાસે સલામતી ફેક્ટર હોવું જરૂરી નથી કારણ કે હું સ્ટ્રક્ચર વિશે બધું જ સમજી ગયો છું ત્યાં ફરીથી તમે સલામતી ફેક્ટર લાવો છો તમારી પાસે નિર્ણાયક ક્રેક લંબાઈ હોઈ શકે છે પરંતુ તમે ફક્ત માન્ય a p ક્રેક કદને જ મંજૂરી આપશો અને મેં ઉલ્લેખ કર્યો હતો કે કેબલ રોપ વેના કિસ્સામાં પરંપરાગત ડિઝાઇનમાં સલામતીનું ફેક્ટર લગભગ 10 છે કારણ કે ત્યાં જો કંઈ પણ થાય છે તો બચાવવું પણ ખૂબ મુશ્કેલ બની જાય છે તેથી લોકો સલામતીનું ખૂબ ઊંચું ફેક્ટર ઇચ્છે છે જ્યારે તમે ફ્રેક્ચર મિકેનિક્સ એપ્લાય કરો છો ત્યારે પણ સલામતીના સમાન ફેક્ટરનો ઉપયોગ નુક્લિયર ઉદ્યોગ એપ્લિકેશનમાં પણ થાય છે તેથી સલામતી ફેક્ટર દસ જેટલું ઊંચું છે તમે જાણો છો કે નુક્લિયર પ્લાન્ટની સલામતી વિશે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે વૈજ્ઞાનિકો જે કંઈ પણ સમજ્યા છે તેમણે તેનો અમલ કર્યો છે તેઓએ ક્યારેય વિચાર્યું ન હતું કે એક જ સમયે ભૂકંપ અને સુનામી સાથે આવશે પછી તમે ડિઝાઇનમાં સુધારો કરો બીજો કોઈ રસ્તો નથી મારો કહેવાનો અર્થ એ છે કે તમારે અનુભવો દ્વારા શીખવું પડશે અને પછી ફરીથી એ જ ભૂલનું પુનરાવર્તન ન કરો ત્યાં જ વિજ્ઞાન મદદ કરી શકે છે અને તમારે રેસિડ્યુઅલ સ્ટ્રેન્થ ડાયાગ્રામ મેળવવો પડશે હવે તમે નિષ્ફળતા આકારણી ડાયાગ્રામથી સજ્જ છો તેથી તમે વધારે સારું એનાલિસીસ કરી શકો છો તેથી ચેતવણી એ છે કે માત્ર LEFM એપ્લાય કરશો નહીં કારણ કે તમે તેને સંપૂર્ણપણે શીખી ગયા છો એ જ પ્રારંભિક બિંદુ છે આ કોર્સ ફ્રેક્ચર મિકેનિક્સ માટેનો માર્ગ ખોલે છે આ માત્ર પ્રથમ કક્ષાનો કોર્સ છે તમે કેટલાક રુડિમેન્ટ્સ શીખી ગયા છો આ જ્ઞાનને પ્રેક્ટિસમાં એપ્લાય કરવા માટે તમારે વધારાનું લીટરેચર વાંચવું પડશે સલામતીના સંદર્ભમાં જોવું પડશે અને પછી જ્ઞાનને વધારવું પડશે અને પૃષ્ઠભૂમિ સાથે મને ખાતરી છે કે તમે તે કરી શકશો અને તમારે પ્રારંભિક ખામીના કદનો અંદાજ પણ લગાવવો પડશે અને સાવધાનીના એક શબ્દનો પણ ઉલ્લેખ છે તે ઉપલબ્ધ NDT ટૂલની ઓછામાં ઓછી શોધવાની ક્ષમતા બરાબર નથી સામાન્ય રીતે તે એન્વાયરનમેન્ટ અને વપરાશકર્તાના અનુભવ દ્વારા થોડું વધારે સંચાલિત થાય છે ફક્ત ઓછામાં ઓછી ગણતરી ચાલશે નહીં જો તમે ઓછામાં ઓછી ગણતરીનો યોગ્ય રીતે ઉપયોગ નહીં કરો તો તમારે વપરાશકર્તાનો અનુભવ પણ જોવો પડશે તેથી પ્રારંભિક ખામીના કદનું વાસ્તવિક મૂલ્ય જુઓ અને મેં અગાઉ પણ ઉલ્લેખ કર્યો છે કે જો તમે NASGRO અથવા AFGRO તરફ જુઓ છો તો તે તમને વિવિધ એપ્લિકેશન્સ માટે ભલામણ કરવામાં આવેલી પ્રારંભિક ક્રેક લેન્થ પૂરી પાડે છે સ્પેસ સ્ટ્રક્ચર માટે અલગથી તેમજ EPFM સ્ટ્રક્ચર્સ વગેરે માટે તેથી તેમાંથી તમે યોગ્ય ક્રેક ગ્રોથ મોડેલનો ઉપયોગ કરી શકો છો તમે જાણો છો કે તે ખૂબ કાળજીપૂર્વક કરવામાં આવ્યું છે આપણે ઘણા ક્રેક ગ્રોથ મોડલ જોયા છે તેથી તમારે યોગ્ય ક્રેક ગ્રોથ મોડેલને ઓળખવું પડશે અને તેના ઉપરથી ક્રેકને i થી p સુધી વધવા માટે જરૂરી સમય નક્કી કરો પછી તમે ઓબ્ઝર્વેશન અંતરાલો કરો છો જુઓ કે તમે આ ગણતરીઓ ખોટી રીતે કરો છો કે નહીં તમે ક્રેક કોમ્પ્લેક્સ બન્યા પછી જાઓ છો અને ઓબ્ઝર્વેશન કરો છો કે તેનો ઉપયોગ શું છે તેથી ક્રેક ગ્રોથ મોડેલ વાસ્તવિક હોવું જોઈએ તેથી તે બધું પ્રેક્ટિસમાંથી આવે છે નુકસાન સહનશીલતા અભિગમને વિકસાવવા અને એપ્લાય કરવા માટે તમારા ફિલ્ડનો અનુભવ ચોક્કસપણે જરૂરી છે તેથી તમે અવશેષ તાકાત ડાયાગ્રામ મેળવી શકો છો એવી જ રીતે તમને FAD નિષ્ફળતા આકારણી ડાયાગ્રામ મળે છે તમે ક્રેક ગ્રોથ ડેટાને પણ જુઓ છો અને પછી અંતરાલોનો યોગ્ય અંદાજ લગાવો છો તેથી ક્રેક ગ્રોથ મોડેલ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આપણે પહેલેથી જ જોયું છે કે જો તમે રેન્ડમ લોડિંગ કરવા જઇ રહ્યા છો તો એક મુશ્કેલ કાર્ય એ પણ છે કે સ્ટ્રક્ચર ઉપર થતા લોડિંગના પ્રકારને વાસ્તવિક રીતે મૂલ્યાંકન કરવું તેથી તે બધા માટે કાળજીપૂર્વકના ડેટા સંગ્રહ અને એનાલિસીસની જરૂર છે અને પછી ઓબ્ઝર્વેશનના અંતરાલો સ્થાપિત કરો કારણ કે ઓબ્ઝર્વેશન અંતરાલો વાસ્તવિક હોવા જોઈએ જો તે વાસ્તવિક ન હોય તો ફ્રેક્ચર મિકેનિક્સ મદદ કરશે નહીં તમારે ફ્રેક્ચર મિકેનિકની કન્સેપ્ટ્સને ખૂબ કાળજીપૂર્વક એપ્લાય કરવો પડશે અને આ તમને સ્ટેપ્સનો સારાંશ આપે છે અને તમારી પાસે જે છે તે એ છે કે તમારે ક્રેક ગ્રોથ એનાલિસિસ કરવું પડશે એન્વાયરનમેન્ટનો ઉપયોગ તેમજ નોન ડિસ્ટ્રક્ટિવ ઓબ્ઝર્વેશન આવે છે આપણે જોયું છે કે પેરિસનો કાયદો કર્નલ હતો તે એન્વાયરનમેન્ટલ અસરોને સમાવિષ્ટ કરતું ન હતું એન્વાયરનમેન્ટલ અસરોને અલગથી લેવાની હતી જ્યારે તમે DT કરી રહ્યા હોવ ત્યારે તેનો સમાવેશ થવો જોઈએ પછી તમે રેસિડ્યુઅલ સ્ટ્રેન્થને ઇનપુટ તરીકે જોયું પછી કોમ્પોનન્ટની ગણતરી કરેલું આયુષ્ય શોધો ઓબ્ઝર્વેશન અંતરાલો સ્થાપિત કરો અને પછી તમે શોધી કાઢો છો કે શું હું કોમ્પોનન્ટને રીપેર કરીને અથવા કોમ્પોનન્ટને બદલીને તેને બચાવી શકું છું તેથી આ પ્રક્રિયાઓ દ્વારા તમે ખાતરી કરો છો કે સ્ટ્રક્ચર સલામત રીતે નિષ્ફળ જશે તેથી તે DT નો લોડ છે અને ફ્રેક્ચર મિકેનિક્સનો આખો હેતુ નુકસાન સહનશીલતા અભિગમ ઉપર પહોંચવાનો છે